તો પાછા સ્વાગત છે તેથી આપણે ઓછી પાવર ડિઝાઇન માટેની વિવિધ તકનીકો પર આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ આપણે કેટલીક પદ્ધતિઓ અથવા તકનીકો જોઈ છે જેનો ઉપયોગ ગેટ્સના સ્તરે અથવા કહેવાતા RTL સ્તરની ડિઝાઇન પર થઈ શકે છે આપણે કેટલીક આર્કિટેક્ચર પછી ઉચ્ચ સ્તરની તકનીકો પણ જોઈશું જેનો આપણે ઉપયોગ કરી શકીએ તેથી આપણે મૂળભૂત રીતે આપણીચર્ચા ચાલુ રાખીએ છીએ કે તમે છેલ્લા દિવસ વિશે શું વાત કરી રહ્યા હતા અને કેટલીક અન્ય તકનીકો જુઓ કે જેનો ઉપયોગ આપણે ડિઝાઇનમાં વીજ વપરાશ ઘટાડવા માટે કરી શકીએ અથવા ઉપયોગ કરી શકીએ તેથી અન્ય લો પાવર ડિઝાઇન તકનીકો તેથી આપણે અહીં આર્કિટેક્ચર સ્તરના કેટલાક અભિગમો જોઈએ છીએ આર્કિટેક્ચર લેવલ અભિગમનો અર્થ છે કે આપણે વિગતના સ્તરને જોઈ રહ્યા નથી જ્યાં આપણી પાસે ગેટ્સ અને ફ્લિપ ફ્લોપ છે આપણે સહેજ ઉંચા સ્તરે જોઈ રહ્યા છીએરજિસ્ટર ટ્રાન્સફર લેવલ પર હોઈ શકે છે આપણી પાસે મલ્ટીપ્લાયર્સ એડર્સ છે આપણી પાસે પાઇપલાઇન છે આપણે વૈશ્વિક સ્તરે તે સ્તરે વિચારી રહ્યા છીએ આપણે ગેટ્સના સ્તરને જોતા નથી તેથી આવા ઘણા આર્કિટેક્ચર સ્તરના અભિગમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે જ્યારે વિવિધ લોકો અને કેટલીક પદ્ધતિઓ આપણે તેની પાછળના આવશ્યક વિચારને સમજાવીશું આ પદ્ધતિઓનો ઉપયોગ પાવર ઘટાડવા માટે ફરીથી કરી શકાય છે તેમાંના કેટલાક પેરેલલિઝમ પાઇપલાઇનિંગ રીટાઈમિંગ અને બસ સેગ્મેન્ટેશન નામની વસ્તુનો ઉપયોગ કરે છે હવે તમે જોશો કે આમાંની ઘણી તકનીકીઓને કેટલાક વધારાના હાર્ડવેરની જરૂર છે તેથી તમે વિસ્તારની દ્રષ્ટિએ અથવા ગેટ્સ અથવા ટ્રાન્ઝિસ્ટરની સંખ્યાના સંદર્ભમાં ખર્ચમાં વધારો કરી રહ્યા છો પરંતુ આજકાલ આ એકદમ સ્વીકાર્ય છે જેમ મેં અગાઉ પણ કહ્યું હતું કે પાવર ઘટાડવાનું મહત્વ બની ગયું છે પાવર ઘટાડાને કેટલીકવાર પ્રાથમિક વસ્તુ માનવામાં આવે છે તે પછી જ કામગીરી અને વસ્તુઓ જેવી અન્ય સુવિધાઓ આવશે કારણ કે તમે કહો છો કે જો તમે અચાનક બજારમાં જાઓ અને જોશો કે કોઈ લેપટોપ વેચી રહ્યું છે અને કહે છે કે એકવાર ચાર્જ કર્યા પછી તે 15 કલાક સુધી બેટરી ચાલી શકે છે તો તમે ખૂબ પ્રભાવિત થશો તેથી અન્ય સુવિધાઓ તમારા માટે ગૌણ બની જશે કદાચ અમુક સમય માટે બરાબર તેથી ચાલો આ પદ્ધતિઓ જોઈએ તેથી તે શું છે તેથી પેરેલલિઝમ નો ઉપયોગ કરીને જુઓ કે આ ખૂબ જ એડહોક અભિગમો છે તેથી આપણે વિવિધ સરળ ઉદાહરણની મદદથી આ ખ્યાલને સ્પષ્ટ કરીએ છીએ ચાલો આપણે ગુણક લઈએ જુઓ વિચાર ખૂબ જ સરળ છેધારો કે પ્રોસેસરમાં મારી પાસે ગુણાકાર છે ગુણાકાર 2 નંબરને સ્પષ્ટ રીતે ગુણાકાર કરવા માટે ધારે છે અને મને જરૂરી થ્રુપુટ ની જરૂર છે અથવા મને કેટલીક જરૂરિયાત છે જેમ કે હું અમુક ચોક્કસ n ગુણાકારને સમયની અંદર હાથ ધરવા માંગુ છું આ મારી જરૂરિયાત છે ધારો કે હું ડીએસપી પ્રોસેસર બનાવી રહ્યો છું જે ધારે છે કે કેટલાક સિગ્નલો પર કેટલાક ઓપરેશનની ગણતરી કરો જે રીઅલ ટાઇમમાં આવી રહ્યા છે ઇમેજ ઓડિઓઝ અમુક પ્રકારના સિગ્નલો તેથી હું જાણું છું કે કયા પ્રકારનું અથવા ગુણાકાર કામગીરીની સંખ્યા કેટલી છે જે એકમ સમય દીઠ અથવા એક સમયની અંદર હાથ ધરવા જરૂરી છે તેથી મને વિલંબ ખબર છે તેથી હવે હું ઘણા ડિઝાઇન વિકલ્પો શોધી શકું છુંજેમ આપણે કહીએ તેમ હું કહી શકું છું કે મારી પાસે એક ગુણક છે જે પૂરતો ઝડપી છે જે અપેક્ષિત થ્રુપુટ ને ટકાવી શકે છે તેથી આ ઝડપી ગુણક અમુક આવર્તન સાથે કામ કરી રહ્યું છે ચાલો આપણે f અથવા f સંદર્ભ કહીએ હવે હું કહું છું કે ચાલો આપણે આના જેવું કંઈક કરીએ ચાલો આપણે ગુણાકારની નકલ કરીએ સારું તમે વિચાર વધારવા માટે એટલા ચિંતિત નથી કારણ કે આજકાલ આપણે ચિપ પર વધુ હાર્ડવેર મૂકી શકીએ છીએ જે આજકાલ ખૂબ જ સરળ છે તો ચાલો આપણે એકને બદલે 2 ગુણકો વાપરીએ અને ચાલો આપણો ભાર 2 મલ્ટિપ્લાયર્સ વચ્ચે વહેંચીએ અને આપણે શું કરી રહ્યા છીએ આપણે આવર્તનને અડધાથી ઘટાડી રહ્યા છીએપહેલા કહો કે આપણે ટાઇમ ડેલ્ટામાં દરેક ગુણાકાર કરી રહ્યા છીએ હવે આ દરેક મલ્ટિપ્લાયર્સ ટાઇમ ડેલ્ટામાં 2 દ્વારા ગુણાકાર કરશે પરંતુ 2 ગુણાકાર હોવાને કારણે કુલ થ્રુપુટ હજુ પણ ડેલ્ટા રહેશે કારણ કે આ સમયમાં ડેલ્ટા તમે 2 ગુણાકાર પૂર્ણ કરી રહ્યા છો પરંતુ કારણ કે તમે આવર્તનને અડધાથી ઘટાડી રહ્યા છો તેથી પાવરની અસર વધુ નોંધપાત્ર હશે તેથી એકંદર પાવરનો બગાડ નીચે જશે આ વિચાર છે તેથી આપણે જે કંઈપણ ઉલ્લેખ કર્યો છે તે અહીં લખ્યું છે મેં આ અડધાને બદલે ઉલ્લેખ કર્યો છે ફ્રીક્વન્સી f રેફરન્સ પર ચાલતા એક ગુણકને બદલે આપણે 2 મલ્ટિપ્લાયર્સનો ઉપયોગ કરીએ છીએ જેથી નકલ કરવામાં આવે છે અને તે અડધી ઘડિયાળની આવર્તન પર ચાલે છે તેથી એકંદર થ્રુપુટ કુદરતી રીતે સમાન રહે છે અને ત્યાં એક મલ્ટિપ્લેક્સર અથવા આઉટપુટ બાજુ હશે જે 2 મલ્ટિપ્લાયર્સ પાસેથી વૈકલ્પિક રીતે આઉટપુટ લેશે અને ફ્રીક્વન્સી f રેફરન્સ પર પરિણામો ઉત્પન્ન કરશે તેથી આપણે જે કંઈપણ ઉલ્લેખ કર્યો છે તે અહીં લખ્યું છે મેં આ અડધાને બદલે ઉલ્લેખ કર્યો છે ફ્રીક્વન્સી f રેફરન્સ પર ચાલતા એક ગુણકને બદલે આપણે 2 મલ્ટિપ્લાયર્સનો ઉપયોગ કરીએ છીએ જેથી નકલ કરવામાં આવે છે અને તે અડધી ઘડિયાળની આવર્તન પર ચાલે છે તેથી એકંદર થ્રુપુટ કુદરતી રીતે સમાન રહે છે અને ત્યાં એક મલ્ટિપ્લેક્સર અથવા આઉટપુટ બાજુ હશે જે 2 મલ્ટિપ્લાયર્સ પાસેથી વૈકલ્પિક રીતે આઉટપુટ લેશે અને ફ્રીક્વન્સી f રેફરન્સ પર પરિણામો ઉત્પન્ન કરશે ચાલો કહીએ કે તેમાંથી એક આપણે ઘડિયાળની અગ્રણી ધાર દ્વારા લોડ કરી રહ્યા છીએ ધાર વધારી રહ્યા છીએ અને બીજું આપણે ઘડિયાળની પડતી ધાર દ્વારા સક્રિય કરી રહ્યા છીએ તેથી આપણે દરેક ઘડિયાળમાં 2 સેટ ડેટા પૂરો પાડીએ છીએ તેથી તેમાંથી એક અહીં ફેડ કરાવતો હતો અન્ય અહીં ફેડ કરાવતો હતોકારણ કે આ 2 મલ્ટીપ્લાયર્સ હવે ધીમાં છે ડેટા 2 દ્વારા f રેફરન્સ પર આવી રહ્યો છે તેથી ઇનપુટ ડેટા સંક્રમણો પણ ધીમા દરે થઈ રહ્યા છે તેથી અહીં સંક્રમણોની સંખ્યા પણ ધીમી હશે જેથી પેદા થતા ઉત્પાદનો તેથી ફરીથી આઉટપુટ બાજુમાં તમે ઉત્પાદનોને એક અગ્રણી ધાર પર લઈ રહ્યા છો એક પડતી ધાર પર આમાંથી એક અને આમાંથી એક તેથી અંતિમ આઉટપુટના સંદર્ભમાં સર્કિટનું થ્રુપુટ સમાન રહે છે પરંતુ વ્યક્તિગત ગુણાંકના સંદર્ભમાં સંક્રમણોની સંખ્યા ઘણી ઓછી છે અને સરેરાશ વીજ વપરાશ ઓછો હશે આ અભિગમમાં આ મૂળભૂત વિચાર છે Second concept involves pipelining let me recall or review the concept of the pipelining for those who may have forgotten the basic concepts So I am just explaining the basic concept of pipelining first before I go through this બીજા ખ્યાલમાં પાઇપલાઇનિંગ નો સમાવેશ થાય છેજેઓ મૂળભૂત ખ્યાલો ભૂલી ગયા હશે તેમના માટે મને પાઇપલાઇનિંગના ખ્યાલને યાદ કરવા અથવા સમીક્ષા કરવા દો તેથી હું આમાંથી પસાર થતા પહેલા પાઇપલાઇનિંગ ના મૂળ ખ્યાલને સમજાવું છું ધારો કે મારી પાસે કેટલીક ગણતરી છે જે થોડો સમય લે છે કહો કે તે T છે તેથી મારી પાસે ઇનપુટ ડેટાનો સમૂહ છે હું તેમને એક પછી એક I1 I2 I3 લાગુ કરું છું અને મને આઉટપુટ O1 O2 O3 મળે છે તેથી જો ઇનપુટ્સની n સંખ્યા હોય તો કુલ સમય n દ્વારા ગુણાકાર કરવામાં આવશે હવે પાઇપલાઇનિંગ નો ખ્યાલ કહે છે કે હું આ ગણતરી T ને કેટલાક ભાગોમાં વિભાજીત કરી રહ્યો છું સમય માટે આપણે એમ માનીએ કે તેમના બધા સમાન કદનો અર્થ છે કે તેઓ સમાન સમય લે છે ચાલો કહીએ કે ત્યાં k તબક્કાની સંખ્યા છે હું T1 T2 T3 Tk માં વહેંચું છુંઅને અલબત્ત પાઇપલાઇનિંગ માટે અમને આની વચ્ચે કેટલાક રજિસ્ટર્ડ તબક્કાઓની જરૂર પડશે તેથી એક છેડે ડેટા આપવામાં આવશે તેઓ આ રીતે જશે હવે મૂળ વિચાર એ છે કે જ્યારે આ ઇનપુટ I1 આવે છે ત્યારે પ્રથમ I1 T1 માં આવશે તે ચલાવવામાં આવશે પરંતુ અમુક સમય પછી T1 સમાપ્ત થશે તેથી આ I1 પરિણામ T2 પર જશે હવે T1 I2 થી શરૂ થઈ શકે છે પછી આગળનું પગલું I1 T3 પર જશે પછી I2 અહીં આવશે અને I3 અહીં આવશે તેથી આ રીતે આપણે ઓવરલેપ એક્ઝેક્યુશન મેળવી શકીએ છીએ તેથી જ્યારે n મોટું હોય ત્યારે આપણે ઝડપ મેળવી શકીએ છીએ જે લગભગ k જેટલી હોય છે તેથી પાઇપલાઇનિંગ નો ઉપયોગ કરીને આપણે ઝડપ વધારી શકીએ છીએ આપણે એકમ સમય દીઠ વધુ ગણતરી કરી શકીએ છીએ પરંતુ અહીં આપણે વીજ વપરાશના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએચાલો આપણે આના જેવા દૃશ્યની કલ્પના કરીએ આપણી પાસે એક સર્કિટ બ્લોક હતો જે આપણી સમયમર્યાદા પૂરી કરવા માટે પૂરતો હતો આપણે તેને ઝડપી બનાવવા માંગતા નથી હવે ધારો કે આપણે તેને પાઇપલાઇન માં 2 ભાગોમાં અથવા સામાન્ય રીતે k ભાગોમાં તોડીએ છીએ આપણે તેને પાઇપલાઇન માં બનાવીએ છીએ તેથી જો આપણે તેને પાઇપલાઇન માં બનાવીએ તો તે વધુ ઝડપથી ચલાવી શકાય છે પરંતુ આપણને ઝડપથી ચલાવવા માટે તેની જરૂર નથી તેથી હવે તમે શું કરો આપણે પાઇપલાઇન બરાબર બનાવીએ છીએ પરંતુ તમે પાઇપલાઇન ને ખૂબ ધીમી આવર્તન પર ચલાવો છો જેમ કે મારું ઓવર થ્રુપુટ મૂળ જેટલું જ રહે છે પરંતુ મારો સરેરાશ વીજ વપરાશ ભારે ઘટાડો કરે છે આ મૂળભૂત વિચાર છે તેથી અહીં તમે કહી રહ્યા છો કે આપણે પાઇપલાઇન ના તબક્કાને સરળ બનાવી રહ્યા છીએજેમ તમે ગણતરીને સરળ પેટા ગણતરીમાં વહેંચો છો અને આ દરેક તબક્કામાં આપણે કાં તો આવર્તન ઘટાડી શકીએ છીએ અથવા આપણે વોલ્ટેજ વીજ પુરવઠો વોલ્ટેજ ઘટાડી શકીએ છીએ તેથી વીજ પુરવઠાના વોલ્ટેજમાં ઘટાડો એ વીજ વપરાશ ઘટાડવાનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છેકારણ કે તમને યાદ છે કે ગતિશીલ પાવર વોલ્ટેજના આ વર્ગ માટે પ્રમાણસર છે તેથી પાઇપલાઇન ના જુદા જુદા તબક્કાઓ તમે પાવર સપ્લાય વોલ્ટેજને થોડું ધીમું કરવા માટે અને અલબત્ત વીજ વપરાશને મોટા પ્રમાણમાં ઘટાડવા માટે ઘટાડી શકો છો તેથી આ માત્ર એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ છે જે તમે અત્યારે ફક્ત આંકડાઓને અવગણશો આ ચોક્કસ કેસ સ્ટડી માટે છે તેથી મૂળ વોલ્ટેજના સંદર્ભમાં વોલ્ટેજ 1 83 ગણો ઘટાડવામાં આવ્યો હતો તેથી જ્યારે તેને 2 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે તેથી તે આના જેવું કંઈક હતું તેથી ત્યાં એક ગુણક હતો આપણે ગુણકને 2 ભાગોમાં વહેંચીએ છીએ પ્રથમ ભાગ અને બીજા ભાગને 2 તબક્કાની પાઇપલાઇન માં અને આપણે શું કરીએ આપણે સમાન આવર્તન પર પાઇપલાઇન ચલાવીએ છીએ પરંતુ શરૂઆતમાં વોલ્ટેજ તે Vref હતું હવે તે 1 83 દ્વારા V ref બની ગયું છે તેથી જો તમે આ નવી પાઇપલાઇન નવી ડિઝાઇન માટે વીજ વપરાશની ગણતરી કરો છો તો વીજ વપરાશ મૂળ વીજ વપરાશના આશરે 36 ટકા હતોકારણ કે તે વોલ્ટેજનો વર્ગ છે વોલ્ટેજના વર્ગના પ્રમાણમાં છે અને તમે આ વોલ્ટેજ ઘટાડી રહ્યા છો આ આવશ્યક વિચાર યોગ્ય છે તેથી આપણે પાઇપલાઇન માં ગણતરીને નાની પેટા ગણતરીમાં વિભાજીત કરી રહ્યા છીએ અને આપણે આ તબક્કાઓના વીજ પુરવઠાના વોલ્ટેજને ઘટાડી રહ્યા છીએ એકંદર વીજ વપરાશ ઘટાડીને રીટાઈમિંગ એ એવી વસ્તુ છે જેના વિશે આપણે અગાઉ વાત કરી હતી પરંતુ રીટાઈમિંગ નો ઉપયોગ આપણે પહેલા કર્યો હતો આપણે ડિઝાઇનના પ્રદર્શનમાં સુધારો કરવા વિશે વાત કરી હતી પરંતુ હવે અહીં આપણે પાવર ડિસીપેશન પરફોર્મન્સ સુધારવા માટે રીટાઈમિંગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અહીં આપણે પાઇપલાઇન ડિઝાઇન માટે રીટાઈમિંગ અને ફ્લિપ ફ્લોપ્સ સાથે ગેટ લેવલ ડિઝાઇન માટે પણ રીટાઈમિંગ પર વિચાર કરીશું ફક્ત આપણે કેટલાક ઉદાહરણો જોશું જુઓ અહીં તમે આના જેવી પાઇપલાઇન જુઓ ત્યાં 2 રજિસ્ટર છે 6 નેનો સેકન્ડ અને 2 નેનો સેકન્ડના વિલંબ વચ્ચે કેટલાક સંયોજન સર્કિટ છે કુલ 8 છેઅને અહીં તે 4 છે તેથી આ પાઇપલાઇન માં ઘડિયાળની આવર્તન એવી હોવી જોઈએ કે સમયનો સમયગાળો ઓછામાં ઓછો 8 નેનો સેકન્ડનો હોવો જોઈએ વત્તા આ રજિસ્ટર વિલંબ સેટ અને હોલ્ડ સમય તે બધી વસ્તુઓ હશેપરંતુ જો તમે અહીં બતાવ્યા પ્રમાણે C2 ને અહીં અથવા અહીં ખસેડી શકો છો તો હવે તમારી પાઇપલાઇન 6 નેનો સેકન્ડ અને 6 નેનો સેકન્ડ સંતુલિત બની જાય છે હવે હું જે કહી રહ્યો છું તે એ છે કે અહીં આપણો ઉદ્દેશ પાઇપ લાઇનનું કામ ઝડપી બનાવવાનો નથી ધારો કે મારી પાસે પહેલેથી જ આવી ડિઝાઇન હતી જે મારી સમયની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી સારી હતી હવે તમે કહી રહ્યા છો કે આપણે તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ફરી રહ્યા છીએ પરંતુ આ 8 નેનો સેકન્ડ આપણાં માટે પૂરતું છે પરંતુ હવે આપણીપાસે એક દૃશ્ય છે જ્યાં તમે 6 નેનો સેકન્ડ સાથે કામ કરી શકો છો પરંતુ હવે હું શું કરી શકું છું હું ફરીથી આ બ્લોકમાં મારા વીજ પુરવઠાના વોલ્ટેજને ઘટાડી શકું છું જેથી હું આ બ્લોક્સને થોડો ધીમો બનાવી શકું જેથી ફરીથી હું 8 નેનો સેકન્ડનો સમય પ્રાપ્ત કરી શકું આ મૂળભૂત વિચાર છે રીટાઈમિંગ નો હું ઉપયોગ કરું છું મારી પાઇપલાઇન ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પરંતુ મૂળ સમયની જરૂરિયાતને પુનસ્થાપિત કરવા અથવા જાળવી રાખવા માટે જે મારા માટે પૂરતું છે હું વીજ પુરવઠો ઘટાડીને બ્લોક્સને ધીમું કરું છું અને જો હું તેને બનાવીશ તો મારી પાવર પણ નીચે જશે આ વિચાર છે તેથી એક અન્ય ઉદાહરણ હું ગેટ લેવલ ડિઝાઇન માટે બતાવી રહ્યો છું તેથી અહીં ધારો કે મારી પાસે ગેટ લેવલ ડિઝાઇન છે જેમ કે કેટલાક ગેટ્સ કેટલાક ઇનપુટ ફ્લિપ ફ્લોપ અને આઉટપુટ ફ્લિપ ફ્લોપ સાથે તેથી વચ્ચે 4 ગેટ વિલંબ છે ધારો કે હું શું કરું છું આ 2 ફ્લિપ ફ્લોપ તેથી ફ્લિપ ફ્લોપ તરફ આગળ વધો અને તેને અહીં મૂકો તેથી હવે વિલંબ એકસમાન 2 અને 2 બને છે તેથી શરૂઆતમાં ઘડિયાળ ચક્ર 4 દ્વાર વિલંબ હતું પરંતુ હવે ઘડિયાળ ચક્ર 2 દ્વાર વિલંબ છે તેથી ફરીથી તે જ વસ્તુ હવે ઘડિયાળ ઝડપી બનાવી શકાય છે પરંતુ પુરવઠા વોલ્ટેજ ઘટાડીને આ સર્કિટને ધીમી બનાવી શકાય છે તેથી તમે કરી શકો તે માટે ઘણા માર્ગો છે કારણ કે તમે જે બિંદુ નોંધ્યું છે તે એ છે કે પાવર ડિસિપેશન ખાસ કરીને ગતિશીલ પાવર ડિસિપેશન વોલ્ટેજના આ વર્ગ માટે પ્રમાણસર છે અને તે આવર્તનના પ્રમાણમાં છે તેથી જો તમે આવર્તન વધારશો પણ જો તમે વોલ્ટેજ ઘટાડશો તો આ ઘટાડાની અસર ઘણી વધારે હશે કારણ કે તે તેના વર્ગના પ્રમાણમાં છે તેથી વિચાર એ છે કે તમે આવર્તન વધારશો પરંતુ વધતી આવર્તન પાવર વધારવાની અપેક્ષા છે પરંતુ તે જ સમયે તમે વોલ્ટેજ ઘટાડશોવોલ્ટેજ ઘટવાથી પાવર પર વધુ અસર થશે તેથી તમારી બધી ગતિશીલ પાવરનો વિસર્જન બરાબર ઘટશે આ મૂળ વિચાર છે ઠીક છે અને અહીં આપણે છેલ્લી પદ્ધતિ વિશે વાત કરી છે તે એકદમ રસપ્રદ છે આ બસના સંદર્ભમાં છે આપણે બસને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે જોઈએ છીએ કે બસ શું છે ઘણી ડિઝાઇનમાં ખાસ કરીને પ્રોસેસર જેવી જટિલ ડિઝાઇન જ્યાં ઘણા કાર્યાત્મક બ્લોક્સ હોય છે તેઓ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવા માંગે છે આપણે બસને વ્યાખ્યાયિત કરીએ છીએ એક સામાન્ય વહેંચાયેલ સેટ ઓફ લાઇન્સ જેના દ્વારા બહુવિધ બ્લોક્સ એકબીજાની જેમ વાતચીત કરી શકે છે હવે CPU માં તમે પ્રોસેસરમાં જાણતા હશો તે રજિસ્ટર અને ALUs ALUs અને મેમરી વચ્ચે 1 અથવા બહુવિધ બસ હોઈ શકે છે અને તેથી બસો અનેક કાર્યાત્મક એકમો સાથે જોડાયેલી હોય છે અને તેઓ વાતચીત કરી શકે છે હવે આ અભિગમમાં આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે આપણે બસોને જોઈ રહ્યા છીએ બસને જોઈ રહ્યા છીએ અને જુઓ કે શું આપણે બસને સરળ બસોના સમૂહમાં વિભાજીત કરી શકીએ છીએઆ મૂળ વિચાર છે તેથી જો તમે તે કરી શકો તો આને બસ સેગ્મેન્ટેશન કહેવામાં આવે છે તેથી અહીં આપણે શક્ય તેટલું સંસાધનોની વહેંચણી ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી હું આને સમજાવીશ આનાથી નાના સ્વિચ કરેલ કેપેસીટન્સ તરફ દોરી જશે કારણ કે ફેન આઉટમાં ઘટાડો થવાને કારણે હું આને ઉદાહરણ સાથે સમજાવું છું આપણે જે ઉદાહરણ લઈએ છીએ આપણે 2 વિકલ્પો શોધીએ છીએપ્રથમ વિકલ્પ કહે છે કે આપણીપાસે એક જ વહેંચાયેલી બસ છે એક જ બસ જે તમામ મોડ્યુલો સાથે જોડાયેલી છેઆ એક મોટી બસ ક્ષમતામાં પરિણમશે કારણ કે દરેક મોડ્યુલ માટે તેઓ ડ્રાઈવર અને રીસીવર હશે અને કારણ કે ત્યાં એક જ બસની લંબાઈ પણ ખૂબ લાંબી હશે પરિણામે મોટા પરોપજીવી કેપેસીટન્સ થશે બીજો વિકલ્પ કહે છે કે તમે આ બસને 2 નાની બસોમાં વિભાજીત કરો તેથી બસની ક્ષમતા ઘટશે અને ડ્રાઈવરો અને રિસીવરોની સંખ્યા પણ ઓછી હશે જેમાં 1 બસ વહેંચવામાં આવશે તો હું ઉદાહરણની મદદથી આને સમજાવવા દઉં જેમ કે એક દૃશ્ય લો પ્રથમ કેસ જે તમે જોશો ત્યાં એક બસ છે જે આ નક્કર રેખા દ્વારા સૂચવવામાં આવી છે ત્યાં 8 મોડ્યુલો છે જે બસને વહેંચી રહ્યા છે ત્યાં ડ્રાઇવરો અને રીસીવર છે બધા મોડ્યુલો સાથે ડ્રાઇવરો અને બફરો મોકલવા અને પ્રાપ્ત કરવા હશે ચાલો કહીએ કે જ્યારે આ ચોક્કસ મોડ્યુલ આ મોડ્યુલને થોડો ડેટા મોકલવા માંગે છે ત્યારે આ ડ્રાઇવર સક્રિય થશે અને આ રીસીવર સક્ષમ થશે તેથી આ બસ તમામ મોડ્યુલો દ્વારા શેર કરવામાં આવી રહી છે હવે સ્વાભાવિક રીતે બસની લંબાઈ પૂરતી લાંબી હશે કારણ કે તેને આ તમામ 8 મોડ્યુલોને જોડવાના છે તેથી મેં તેને આ રીતે બતાવ્યું હોવા છતાં વાસ્તવિક લેઆઉટમાં તેઓ એક પછી એક લાંબી લંબાઈમાં મૂકી શકાય છે બ્લોક્સને વાસ્તવિક લેઆઉટમાં એકની નીચે એક ન મૂકી શકાય અને બીજી બાબત એ છે કે જો તમે કોઈ ચોક્કસ બ્લોક પર નજર નાખો તો ચાલો આ ડ્રાઈવર કહીએ આ ડ્રાઈવરનું આઉટપુટ ઘણા બફરો ચલાવી રહ્યું છે 1 2 3 4 5 6 7 અને પોતે પણ 8 તો ફેન આઉટ 8 બરાબર છે અને કારણ કે બસો લાંબી છે તેથી પરોપજીવી કેપેસીટન્સ જેવી વસ્તુ સાથે સી બસ તો વૈકલ્પિક ડિઝાઇનમાં આપણે શું કરીએ આપણે કહી રહ્યા છીએ કે આ બસ આપણે 2 બસોમાં વિભાજીત કરી રહ્યા છીએપ્રથમ બસ ફક્ત આ પ્રથમ 4 ને જોડે છે બીજી બસ આ 4 ને જોડે છે જ્યારે પણ જરૂર પડે ત્યારે બસો વચ્ચે વાતચીત કરવા માટે એક ઇન્ટરફેસ છે તેથી દેખીતી રીતે આપણે ડેટા ટ્રાન્સફર જરૂરિયાતોને જોઈને આ બસ પાર્ટીશન કરીશુંતેથી જે મોટા ભાગના ડેટા ટ્રાન્સફર થઈ રહ્યા છે તે તમે તેમને એક બસમાં મુકવા માંગો છો બસો વચ્ચે ડેટા ટ્રાન્સફરની સંખ્યા ઓછી હશે તે વિચાર છે હવે જો આપણે આ કરીએ તો પ્રથમ વસ્તુ એ છે કે દરેક બસનું કદ અથવા લંબાઈ ઓછી હશે કારણ કે તે મોડ્યુલ્સની ઓછી સંખ્યાને જોડે છે તેથી વ્યક્તિગત પરોપજીવી કેપેસીટીન્સ સી બસ કરતા ઘણી ઓછી નાની હશે બીજું હવે દરેક ડ્રાઇવર અગાઉ તે 8 લોડ ચલાવતો હતો 8 નો ફેનઆઉટ હતો હવે તે 4 વત્તા આ બસ ઇન્ટરફેસનો ફેનઆઉટ જે ઘણો ઓછો છે તેથી પરોપજીવી કેપેસીટીન્સ ઓછી હશે C ઓછી હશે તેથી જેમ તમે જોઈ શકો છો કે આ પ્રકારનું સરળ પાર્ટીશન કરીને આપણે માત્ર પરોપજીવી કેપેસીટન્સને જ નહીં પણ લોડ કેપેસિટેન્સને પણ ઘટાડી શકીએ છીએ જેનાથી આપણે ગતિશીલ સ્વિચિંગ પાવરને ઘણી હદ સુધી ઘટાડી શકીએ છીએ આ પાવર ઘટાડવા માટે ખૂબ જ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય તકનીકોમાંની એક છે હવે આપણે પાવર ઘટાડવા માટે આર્કિટેક્ચર લેવલની સંખ્યાબંધ તકનીકો પર ધ્યાન આપ્યું છે આપણાં આગામી લેકચરમાં આપણે કેટલીક અલ્ગોરિધમિક તકનીક જોઈશું અલ્ગોરિધમિક તકનીકનો અર્થ છે કે આપણે હજી સુધી આપણી સર્કિટની રચના કરી નથી આપણી પાસે હજી સુધી કોઈ આર્કિટેક્ચર નથી આપણે હજી ડિઝાઇન કરવાનું બાકી છે તેથી એક અલ્ગોરિધમિક સ્તર અથવા વર્તણૂક સ્તર પર પણ તમે કઈ તકનીકોનું પાલન કરી શકો છો જે આખરે પાવરમાં ઘટાડો લાવશે તે કેટલાક વિચારે છે કે આપણે આપણાં આગામી લેકચરમાં જોઈશું અને સમજાવીશું તેથી હમણાં માટે આપણે અહીં રોકીએ